અત્યાર સુધી આપણે નોડલ વિશ્લેષણનો અભ્યાસ કર્યો છે જે સર્કિટ માટેના સમીકરણને નિર્ધારિત કરવાની અને સર્કિટમાં નોડ વોલ્ટેજ ચલો માટે ઉકેલવા માટે મેટ્રિક્સ વિપરીતતા વાપરીને વ્યવસ્થિત રીત છે હવે મર્યાદા એ છે કે આપણે અત્યાર સુધી જે કંઇ અભ્યાસ કર્યો છે તે સ્વતંત્ર કરંટ સ્ત્રોત અને રેઝિસ્ટર સાથેના સર્કિટને લાગુ પડે છે અલબત્ત આપણી પાસે સર્કિટમાં અન્ય ઘટક હોઈ શકે છે જેમ કે સ્વતંત્ર વોલ્ટેજ સ્રોત અને નિયંત્રિત સ્ત્રોતો તેથી હવે અમે જે કરવા જઈ રહ્યા છીએ તે કિસ્સાઓમાં ઉપયોગ માટે નોડલ વિશ્લેષણ અપનાવવાનું છે નોડલ વિશ્લેષણ માટે રેઝિસ્ટર્સ અને ફક્ત સ્વતંત્ર કરંટ સ્રોત સાથેના સર્કિટ્સનો મામલો સૌથી સરળ છે પરંતુ તેનો ઉપયોગ થોડો ફેરફાર સાથે અન્ય લોકો માટે થઈ શકે છે તો ચાલો આ સર્કિટ લઈએ જેમાં વોલ્ટેજ સ્રોત છે તે પહેલાં જે સર્કિટનો આપણે ઉપયોગ કર્યો હતો તે ખૂબ જ સમાન છે સિવાય કે રેઝિસ્ટરમાંથી એક વોલ્ટેજ સ્રોત દ્વારા બદલવામાં આવે છે તેથી તે શું છે જ્યારે અમે નોડલ વિશ્લેષણ હાથ ધર્યું ત્યારે અમે દરેક નોડ લીધા હંમેશની જેમ હું આ સંદર્ભ નોડ સાથે વ્યાખ્યાયિત કરીશ અને આ વોલ્ટેજ V1 V2 અને V3 આપે છે હવે આપણે દરેક નોડ તરફ જોયું અને તે નોડ આપણે તે નોડની બહાર વહેતા કરંટને સમાન બતાવતા KCL સમીકરણો લખ્યા સ્વતંત્ર કરંટ તે નોડમાં દાખલ કરવામાં આવે છે હવે સમસ્યા શું છે જ્યારે આપણી પાસે વોલ્ટેજ સ્રોત છે સ્પષ્ટ રીતે આપણે લખવું પડશે I11 વત્તા I12 કરંટ પુશ થવાના બરાબર છે જે I1 છે અહીં સમસ્યા એ છે કે આપણે આ I 1 ને વોલ્ટેજ સ્રોત દ્વારા વોલ્ટેજ તથા વોલ્ટેજ સ્રોત દ્વારા કરંટ સાથે સંબંધિત કરી શકતા નથી હવે જો આપણી પાસે રેઝિસ્ટર હોય અને કહી દઈએ કે મારી પાસે રેઝિસ્ટરના બંને છેડે V1 અને V2 છે તેથી રેઝિસ્ટરની આજુ બાજુનો વોલ્ટેજ એ V1 ઓછા V2 છે તે મને કહેવા માટે પૂરતું છે કે ઓહ્મ નાં નિયમ દ્વારા કરંટ શું છે કે કરંટ V1 માંથી V2 બાદ કરી R દ્વારા વિભાજિત થશે જ્યાં R રેઝિસ્ટરનું મૂલ્ય છે બીજી બાજુ જો તમારી પાસે ક્યાં તો V1 અને V2 સાથેનો વોલ્ટેજ સ્રોત છે તો વોલ્ટેજ સ્રોતનો વોલ્ટેજ કોર્સ V1 માંથી V2 બાદ કરીએ તે છે તે આ બે વોલ્ટેજ માટે V1 અને V2 હોવા જોઈએ હવે વોલ્ટેજ સ્રોત અને વોલ્ટેજ સ્ત્રોત તરફના વોલ્ટેજ દ્વારા અહીં આ કરંટ વચ્ચે કોઈ સંબંધ નથી હકીકતમાં વોલ્ટેજ સ્રોતની વ્યાખ્યા એ છે કે તે કરંટમાંથી જે વહેતું હોય છે તેને ધ્યાનમાં લીધા વિના આપેલ વોલ્ટેજ જાળવી રાખવો તેથી તમે વોલ્ટેજ સ્રોતના વોલ્ટેજમાંથી વોલ્ટેજ સ્રોત દ્વારા કરંટને નિર્ધારિત કરી શકતા નથી વોલ્ટેજ સ્રોતમાં કરંટ તે બાહ્ય રેઝિસ્ટર સાથે જોડાયેલ કોઈપણ દ્વારા નક્કી થાય છે તેથી જ્યારે હું નોડ 1 માટે મારું સમીકરણ લખું છું ત્યારે હું લખું છું I11વત્તા I12 બરાબર I1 I11 અલબત્ત V1 એ R11 દ્વારા વહેંચાયેલું છે પરંતુ I12 મને ખબર નથી વોલ્ટેજ અને તત્વ સંબંધની દ્રષ્ટિએ તે વ્યક્ત કરી શકતો નથી તેથી મારે I12 ને તે જ રાખવું પડશે આ હજી પણ ચલ છે અને સમાન સમસ્યા નોડ 2 સાથે થાય છે મૂળભૂત રીતે વોલ્ટેજ સ્રોત નોડ 1 અને નોડ 2 ની વચ્ચે જોડાયેલ છે તેથી ફરીથી નોડ 2 પર મારે લખવું પડશે I22 વત્તા I13 ઓછા I12 કારણ કે હું શક્ય તમામ કરંટ લઈ રહ્યો છું નોડથી દૂર શૂન્ય બરાબર વહે છે તેથી મારે માઈનસ I12 વત્તા I22 વત્તા I13 બરાબર 0 લખવું પડશે કારણ કે કોઈ સ્વતંત્ર કરંટ સ્રોત નોડ 2 માં દાખલ થતો નથી ફરીથી મને માઈનસ I22 ની કિંમત ખબર નથી I22 અને I13 ને હું જૂના રેઝિસ્ટર મૂલ્યો સાથે સંબંધિત હોઈ શકે જ્યારે આપણી પાસે સર્કિટમાં વોલ્ટેજ સ્ત્રોત હોય અને આપણે નોડલ વિશ્લેષણ કરવું પડે ત્યારે આ આવશ્યક સમસ્યા છે વોલ્ટેજ સ્ત્રોતનો કરંટ વોલ્ટેજ સ્રોતોમાં વોલ્ટેજ સાથે સંબંધિત નથી તેથી તે આપણે શું કરીએ છીએ તેથી તમે જોયું કે ફરીથી વોલ્ટેજ સ્ત્રોતો નોડ 1 અને નોડ 2 વચ્ચે જોડાયેલા છે અને નોડ 1 માં આ I12 વત્તાની નિશાની સાથે દેખાય છે અને નોડ 2 માં તે ઓછાની નિશાની સાથે દેખાય છે આ બાબતથી કોઈ ફરક પડતો નથી કે આપણે I12 તરફ કઈ દિશામાં લઈએ છીએ આપણે આ રીતે અથવા ડાબી બાજુ લઈ શકીએ છીએ પરંતુ નોડના એક સમીકરણમાં તે નોડમાં ધકેલી રહ્યું છે અને તે ડાબી બાજુથી બાદબાકી કરવામાં આવશે અને બીજા નોડ માટે તે નોડથી ખેંચીને તે નોડથી દૂર વહી જશે અને તેને ડાબી બાજુ ઉમેરવામાં આવશે તેથી સ્પષ્ટ રીતે આપણે આને I12 નો ઉપયોગ આપણાં સમીકરણોમાં કરી શકતા નથી તેથી આપણે તેને ખતમ કરવું પડશે અને તે આપણે નોડ 1 અને 2 માટેનાં સમીકરણોને જોડીને કરી શકીએ છીએ ચાલો તે જોઈએ તેથી ફરીથી હું આ રીતે I12 લઈશ અને નોડ 1 માટે હું V1 ગુણ્યા G11 વત્તા I12 બરાબર I1 લખીશ નોડ 2 માટે હું માઈનસ I12 વત્તા R22 માંથી પસાર થતો કરંટમાં જે V2 ગુણ્યા G22 વત્તા R13 માંથી પસાર થતો કરંટછે જે મૂળભૂત રીતે તમને V2 ગુણ્યા G13 બાદબાકી V3 ગુણ્યા G13 બરાબર 0 આપે છે હવે જો હું આ બે સમીકરણોનો સરવાળો કરું તો મને શું મળશે આ I12 દૂર થશે અને આપણી પાસે V1 ગુણ્યા G11 વત્તા V2 ગુણ્યા G22 વત્તા G23 ઓછા V3 ગુણ્યા G13 બરાબર 0 થશે તેથી આપણે નોડ 1 અને 2 માટેનાં સમીકરણને એક સમીકરણમાં ભેગાં કરીએ અને આપણને વોલ્ટેજ સ્ત્રોતમાં અજ્ઞાત કરંટ ની કોઈ સમસ્યા નથી કારણ કે વોલ્ટેજ સ્ત્રોતમાં અજ્ઞાત કરંટ નોડ 1 થી નોડ 2 તરફ જાય છે તે નોડ 1 માટેનાં સમીકરણમાં વત્તાની નિશાની અને નોડ 2 માટેનાં સમીકરણમાં ઓછાંની નિશાની સાથે દેખાય છે અને જ્યારે હું તે બંને સમીકરણ ભેગાં કરીશ ત્યારે તે રદ થઈ જાય છે જેથી તે સારું છે તેથી આપણને બિનજરૂરી ચલથી છૂટકારો મળ્યો પરંતુ હવે સમસ્યા એ છે કે આપણે એક સમીકરણ ગુમાવ્યું છે મારી પાસે ત્રણ ચલો V1 V2 V3 હતા તે પહેલાં અને નોડ 1 2 અને 3 પર મારી પાસે ત્રણ સમીકરણો હતા પરંતુ હવે મારી પાસે નોડ 1 અને 2 ના સમીકરણોને એક જ સમીકરણમાં જોડ્યા છે તેથી બે સમીકરણોને બદલે મારી પાસે બંને નોડ 1 અને 2 માટે ફક્ત એક જ છે પરંતુ મારી પાસે વોલ્ટેજ સ્રોતનો અંકુશ છે જેથી તે મને દૂર થયેલ સમીકરણ આપે છે મતલબ કે મેં 1 સમીકરણ ગુમાવ્યું છે કારણ કે મેં નોડ 1 અને 2 માટેનાં KCL સમીકરણને ઉમેર્યા છે બીજી બાજુ હું પણ જાણું છું કે આ V0 V1 અને V2 ને અંકુશ કરશે તેનો અર્થ એ કે V1 ઓછા V2 ની બરાબર V0 તેથી આ વોલ્ટેજ સ્રોતનું સમીકરણ તેથી મારી પાસે દૂર થયેલ સમીકરણોની જગ્યાએ આ વોલ્ટેજ સ્રોતનું સમીકરણ છે તેથી મારા ત્રણ સમીકરણો ક્યાં છે હવે મે નોડ 1 અને 2 માટેનાં સમીકરણોને ભેગાં કર્યા છે જે તે નોડ છે તે નોડ છે જે વોલ્ટેજ સ્રોત વચ્ચે જોડાયેલ છે તેથી મારી પાસે V1 ગુણ્યા G11 વત્તા V2 ગુણ્યા G22 વત્તા G23 ઓછા V3 ગુણ્યા G13 બરાબર I1 છે નોડ 1 અને 2 માટેના મારા ત્રણ સમીકરણો કયા છે જેની વચ્ચે વોલ્ટેજ સ્રોત જોડાયેલ છે મારી પાસે એક જ સમીકરણ છે જે V1 ગુણ્યા G11 વત્તા V2 ગુણ્યા G22 વત્તા G23 ઓછા V3 ગુણ્યા G23 બરાબર I1 છે અને નોડ 3 માટે મારી પાસે પહેલા જેવું સમીકરણ છે તેથી V3 ગુણ્યા G23 વત્તા G33 ઓછા V2 ગુણ્યા G23 ની બરાબર I3 અને છેલ્લે મારી પાસે જ વોલ્ટેજ સ્ત્રોતનું સમીકરણ છે જે V1 ઓછા V2 બરાબર V0 જે વોલ્ટેજ સ્રોતનું મૂલ્ય છે તેથી ફરીથી મારી પાસે ત્રણ ચલો સાથેનાં ત્રણ સમીકરણો છે ત્રણ ચલો V1V2 અને V3 છે અને હું આ ત્રણ ચલો માટે ઉકેલી શકું છું